અગાઉના ડેમોસ્ટ્રેશનમાં આપણે C માં કોઈ ચોક્કસ કોડનો પ્રોગ્રામ લીધો હતો અને strcpy ને કારણે થતી ભૂલો તરફ ધ્યાન આપ્યું હતું અને આપણે જોયું છે કે 100 બાઇટ્સથી વધુના ચોક્કસ લોકલ બફરનેકેવી રીતે ઓવરફ્લો થવાથી ખરેખર સેગ્મેન્ટેશનની ખામી સર્જાઈ શકે છે આપણે GDB નો ઉપયોગ તે સેગ્મેન્ટેશનદરમિયાન ખરેખર જોવા માટે કર્યું કે બફર ઓવરફ્લો ને કારણે રિટર્ન એડ્રેસ ફરીથી લખાઈ ગયું છે આ વિશિષ્ટ ડેમોસ્ટ્રેશનમાં આપણે ત્યાંથી ફંકશન કરીશું અને આપણે જોશું કે આપણે આ હુમલો કેવી રીતે વધારી શકીએ અને તે પ્રોગ્રામમાં કોઈ ચોક્કસ પેલોડ લગાવી શકીએ અને પેલોડ ને ચલાવવા દબાણ કરીશું પેલોડ કે જે આપણે ખરેખર ધ્યાનમાં લઈશું તે શેલ બનાવવાનું છે હવે આવા પેલોડસ જ્યાં શેલ બનાવવામાં આવે છે તે આ પ્રકારનાં ઉદાહરણોમાં ખૂબ જ લોકપ્રિય છે કારણ કે એકવાર કોઈ હુમલાખોરની પાસે શેલ આવી જાય છે ત્યારે તે સિસ્ટમ પર વધુ સારી રીતે નિયંત્રણ રાખી શકે છે ધારો કે કોઈ હુમલાખોર ખરેખર સિસ્ટમમાં શેલ મેળવવા માટે સક્ષમ છે અને જો તે ધારે છે કે શેલ માં Super User કરનાર વિશેષાધિકારો છે તો હુમલાખોર કંઈપણ કરી શકે છે જે રુટ યુઝર કરી શકે છે તેથી પહેલાંની જેમ આપણે બિટ બકેટ રિપોઝિટરી માં ઉપલબ્ધ કોડ્સનો ઉપયોગ કરીશું આ કોડ્સ nptel codesmodule2 માં હાજર છે આપણે જે કોડ જોશું તે ટેસ્ટ કોડ છે યાદ છે કે ટેસ્ટ કોડ ના બે ફંકશન છે main ફંકશન argv ને કમાન્ડ લાઇન આર્ગિવમેન્ટ ત્તરીકે લેશે અને argv1 copier ફંકશન માં પાસ કરશે copier ફંકશન માં character pointer STR છે જેનું આ સ્ટ્રિંગ string pointer છે અને પછી strcpy ને કેરેક્ટર બાય કરેક્ટર STR માથી આ બફરમાં લેવામાં આવશે હવે નોંધ લો કે નબળાઈ અહીં જોવા મળે છે કારણ કે બફર ફક્ત 100 બાઇટ્સની હોય છે જ્યારે strcpy જ્યાં સુધી ' 0' એટલે કે નલ STR માં ન મળે ત્યાં સુધી બફરમાં કોપી કરવાનું ચાલુ રાખશે જ્યાં સુધી બફરમાં null કેરેક્ટર ના આવે ત્યાં સુધી strcpy કોપી કરવાનું ચાલુ રાખશે પરિણામે બફર ઓવરફ્લો થશે આ શોષણ બનાવતી વખતે ખરેખર કરવાની પ્રથમ વસ્તુ એ છે કે એક્ઝેક્યુશન દરમિયાન કયા તબક્કે અથવા ક્યો પેલોડ testcodeને ચલાવવાનું ઓળખવું બંધ કરશે તેથી તે કરવા માટે આપણે આ નાની સ્ક્રિપ્ટનો ઉપયોગ કરીએ છીએ જેને કહે છે ફાઇન્ડ પેલોડ તેથી find payload એવું લાગે છે કે તે એક નાની python script છે અને તે આવશ્યકપણે 108 વાર સ્ટ્રિંગ S માં બનાવે છે ઉદાહરણ તરીકે જો હું અહીં 8 ઉમેરું છું તો પેડિંગ સ્ટેટમેન્ટ નીચે પ્રમાણે ખરેખર 8 વખત A છાપી શકશે find payload 8 વખત A છાપશે એ જ રીતે 64 કહેવાથી હું કરીશ A 64 વખત આવશે હવે આને આદેશ આપવા માટે આપણે testcode નીચે મુજબ રન કરીશું આપણે નીચે પ્રમાણે testcode ચલાવીએ છીએ આપણે જે કરીએ છીએ તે પ્રથમ વસ્તુ એ ફાઇલ payload થી આઉટપુટને ફાઇલ E1 માં મૂકવાનું છે તેથી ફાઇલ E1 માં 64 Aનો સમાવેશ થાય છે બીજી વસ્તુ મોકલવાની છે E 1 ને ઇનપુટ તરીકે નીચે પ્રમાણે ટેસ્ટકોડમાં આપવામાં આવે છે E1 ના સમાવિષ્ટોનું નિરીક્ષણ કરતી વખતે આપણે જોઈએ છીએ કે પરીક્ષણ કોડ E1 માંથી ઇનપુટ લે છે જે 64 A નું છે અને આને એકસીક્યૂટ કરે છે પરીક્ષણ કોડમાં નિર્ધારિત બફરના કદ કરતા ઓછી હોવાથી કોઈ સમસ્યા નથી અને ત્યાં કોઈ ઓવરફ્લો નથી થતો અને પરીક્ષણ કોડ સફળતાપૂર્વક પૂર્ણ થાય છે બીજી બાજુ જો આપણે 64 થી 128 સુધી A નું કદ વધારીએ તો ચાલો જોઈએ કે શું થશે અમે આ નીચે મુજબ કરીએ છીએ find payload એક્ઝિક્યુટ કરીએ અને આઉટપુટ E2 માં સ્ટોર કરીએ નીચે પ્રમાણે E2 માં હવે 128 A છે હવે જો તમે ટેસ્ટકોડ ચલાવો અને અમારી પાસે જેમ પહેલાની વિડિઓમાં આપણે જોયું તેમ ઓવરફ્લો થાય છે અને ટેસ્ટકોડ એક ભાગમાં પરિણમે છે હવે આ string ની લંબાઈ બદલીને આપણે ચોક્કસ ઇનપુટની લંબાઈ ઓળખવામાં સમર્થ થઈશું જે આ સમસ્યાનું કારણ બને છે જો હું આને 104 માં બદલીશ તો find payload એક્ઝિક્યુટ E2 માં 104 બાઇટની લંબાઈ સ્ટોર કરો અને તેને એક્ઝિક્યુટ કરો જો તે આવું કાર્ય કરે છે તો 104 થી અમારી સમસ્યા હલ થશે નહીં બીજી બાજુ જો હું તેને 108 બનાવું અને બરાબર તે જ વસ્તુ આપણે જોશું કે done છાપવામાં આવે છે તેમ જ "done" થઈ જાય છે તો ત્યાં સેગ્મેન્ટેશન ફોલ્ટ છે જે ચોક્કસપણે થાય છે કારણ કે ફ્રેમ પોઇન્ટરની બરાબર લંબાઈ 108 હોય છે જે સ્ટેક પર સંગ્રહિત છે તે ફરીથી લખાઈ છે પરંતુ રિટર્ન એડ્રેસનહીં તેથી ફંકશન એક્ઝેક્યુશન પૂર્ણ થયા પછી જેને આપણે જોશું તેથી કોપીઅર તેની અમલ પૂર્ણ કર્યા પછી અમે નોંધ્યું છે કે ફ્રેમ પોઇન્ટર સ્ટેકમાં ફરીથી લખાઈ ગયું છે પરંતુ રિટર્ન એડ્રેસ નહીં તેથી રીટર્ન main પર પાછુ આવી શકે છે અને printf done એઝિક્યૂટ થાય છે જો કે ફ્રેમ પોઇન્ટરને સંશોધિત કરવામાં આવ્યું છે main રીતે બહાર નીકળી શકશે નહીં અને printf એક્ઝેક્યુશન પૂર્ણ કર્યા પછી આપણે સેગમેન્ટેશન ફોલ્ટ કેમ મેળવીએ છીએ હવે જો બીજી બાજુ આપણે પેડિંગને 108 થી 112 માં બદલીએ છીએ જેનો અર્થ એ છે કે અમારી પાસે પેડિંગ ના ચાર વધારાના બાઇટ્સ છે આપણે જેની અપેક્ષા રાખી શકીએ છીએ તે ફક્ત ફ્રેમ પોઇન્ટર નથી મેનીપ્યુલેટેડ થી ફેલાય છે એડ્જેસેંટ મેમરી જે ફરજિયાત રિટર્ન એડ્રેસ છે તે પણ સંશોધિત થઈ શકશે તેથી રીટર્ન main પર પાછુ આવી શકે છે અને printf done એઝિક્યૂટ થાય છે જો કે ફ્રેમ પોઇન્ટરને સંશોધિત કરવામાં આવ્યું છે main રીતે બહાર નીકળી શકશે નહીં અને printf એક્ઝેક્યુશન પૂર્ણ કર્યા પછી આપણે સેગમેન્ટેશન ફોલ્ટ કેમ મેળવીએ છીએ હવે જો બીજી બાજુ આપણે પેડિંગને 108 થી 112 માં બદલીએ છીએ જેનો અર્થ એ છે કે અમારી પાસે પેડિંગ ના ચાર વધારાના બાઇટ્સ છે આપણે જેની અપેક્ષા રાખી શકીએ છીએ તે ફક્ત ફ્રેમ પોઇન્ટર નથી મેનીપ્યુલેટેડ થી ફેલાય છે એડ્જેસેંટ મેમરી જે ફરજિયાત રિટર્ન એડ્રેસ છે તે પણ સંશોધિત થઈ શકશે આવા કિસ્સામાં આપણે જેની અપેક્ષા રાખી શકીએ છીએ તે છે કે copier ફંક્શન પાછા ફરી શકશે નહીં જ્યારે આપણે આ પ્રોગ્રામને 108 ની જગ્યાએ 112 ના પેલોડ સાથે ફરીથી ચલાવીશું ત્યારે આપણે જોઈશું પ્રિંટ કરેલું સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થતું નથી આ એટલા માટે છે કારણ કે main પર પાછા ફર્યા છે અને copier કેટલાક અમાન્ય સ્થાન 0x41414141 પર પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યો છે જે આવશ્યકરૂપે તે છે જે તમે A નું રિટર્ન એડ્રેસ શામેલ કર્યું છે પછીની વસ્તુ જે આપણે ખરેખર જોશું તે છે એક્ઝેક્યુટ કરવા માટે ચોક્કસ પેલોડ લગાડવું તેથી અમે next underscore પેલોડ કહેવાતી આ ફાઇલને જોશે જે કંઈક આના જેવું દેખાય છે આ તે ચાર ભાગોનો સમાવેશ કરે છે એક nops છે પછી તમારી પાસે શેલ કોડ છે પછી તમારી પાસે કેટલાક પેડિંગ છે અને છેવટે તમારી પાસે EIP છે આપણે શેલ કોડ સાથે શું કરવા માંગીએ છીએ તે છે આ બધા સાથે બફર ભરવાનું અહીં 64 nops હોવા જોઈએ જે પછી અહીં શેલ કોડ હાજર છે જે 32 bytes નો છે અને ત્યારબાદ આપણી પાસે કેટલાક પેડિંગ છે જેનું કદ બાઇટ્સના 112 64 32 છે અને આપણું છેલ્લે એક વેલ્યુ FFFFCF70 છે આ એજ વેલ્યુ છે જે આપણે શોધી હતી આપણે અપેક્ષા કરીએ છીએ કે બફર ઓવરફ્લો વખતે 100 બાઇટ્સ ભરાઈ ગયા પછી ફ્રેમ પોઇન્ટર જે સ્ટેકમાં સંગ્રહિત છે તે ફરીથી લખાઈ જશે આગળનું રિટર્ન એડ્રેસ main પર પણ ફરીથી લખાઈ જશે હવે આ રિટર્ન એડ્રેસ આ શેલ કોડ પર નિર્દેશ કરે છે આપણો શેલ કોડ હાજર અને બરાબર મેમરીમાં છે તે જરૂરી છે નોટિસ આપવા માટે આપણે GDB નો ઉપયોગ કરવો પડશે બીજું ટર્મિનલ ખોલીને GDB ને આ રીતે ચલાવશે આપણે ટેસ્ટકોડ અને લાઇન નંબર 5 માં બ્રેકપોઇન્ટ મૂકીએ છીએ અને તેને કેટલાક ઇનપુટ A ના સાથે ચલાવિશુ અને આ પોઈન્ટ એ આપણે સ્ટેકની સામગ્રી જોઈએ છીએ જેમાં બફર છે gdb x32x esp જે નીચે મુજબ છે હવે જો હું main ડિસએસેમ્બલ કરું તો રિટર્ન એડ્રેસકોપીઅર ટાઇમ પછીનું 0804847A છે અને આપણે જાણવા માંગીએ છીએ કે આ રિટર્ન એડ્રેસસ્ટેક પર ક્યાં છે અને આપણે જોઈએ છીએ કે આ રિટર્ન એડ્રેસઅહીં હાજર છે આ FFFFCFEC પર છે અને આગળ વધુ આપણે બફરનું એડ્રેશaddress જોઈએ છે જેથી તે સ્થાન gdb info locals અને gdb px buffer બફર પરથી મેળવી શકાય અને અમે નોંધ લઈએ કે FFFFCF7C ત્યાં છે જ્યાં બફર હાજર છે મતલબ કે બફર ખરેખર અહીં ક્યાંક હાજર છે આપણે જે કરીએ છીએ તે આ સ્થાનથી શરૂ થતાં અમારા પેલોડ્સ ભરવા માંગીએ છીએ આ સ્થાનથી પ્રારંભ કરીને આપણે આપણું પેલોડ અહીં રજૂ કરવા ઇચ્છીયે છીએ જે હાજર છે જો કે આપણે જે કરીએ છીએ તેનાથી વધુ સારી ગોઠવણી મેળવવા માટે આપણે શરૂઆતમાં કેટલાક nops ઉમેરીએ છીએ nops આ opcode દ્વારા હાજર છે આ opcode 90 દ્વારા આપવામાં આવે છે અને જ્યારે પણ પ્રોસેસર આ જુએ છે 90 નું opcode તે ફક્ત સૂચનાને અવગણી રહ્યું છે અમે બફરની શરૂઆતમાં nops ભરીએ છીએ અને પછી આ કિસ્સામાં કેટલાક offset 64 bytes ના શેલ કોડ ભરીએ છીએ હવે આપણે પાછ્ડ nop પર જવાની જરૂર છે વ્યાજબી આલયન્મેંટ સાથે કે જેથી શેલ કોડ એઝિક્યૂટ થઈ શકે આમાંથી ઘણી વસ્તુ ટ્રાયલ અને ભૂલ દ્વારા પ્રાપ્ત થાય છે અને અમને જે મળ્યું તે છે જો અમે FFFFCF70 સ્થાનનો ઉલ્લેખ કરીએ છીએ જે તે સૂચવે છે કે તે ખરેખર કામ કરશે આપણે જોશું જ્યારે આપણે આવા ઇનપુટ આપીએ છીએ ત્યારે થાય છે સૌ પ્રથમ આપણે શેલ કોડ બનાવીએ છીએ જે જોઈએ છે નીચે પ્રમાણે અમે આગામી પેલોડ અને તેને આ ફાઈલ કે જેને E3 કહેવાય તેમાં સંગ્રહવા માટે અને પછી આપણે GDB સાથે ટેસ્ટ કોડ બ્રેક લાઈન નંબર 7 સાથે રન કરશું જેનું એંડિંગ strcpy છે અને પછી નવી રચાયેલી પેલોડ ઇનપુટ તરીકે આપવાનું રહેશે આ E3 દ્વારા કરવામાં આવ્યું છે જેથી તે E3 ફાઇલમાંથી ઇનપુટ લે અને તે સાથે ચાલે ખાસ ઇનપુટ તો જે થયું છે તે copier આગળ ચલાવવામાં આવ્યું છે સ્ટ્ર્ક્પી છે એક્ઝેક્યુટ થયેલ છે અને આપણે જે સ્ટ્રિંગ આપી છે તે 100 બાઇટ્સ કરતા ખૂબ મોટી છે બફર ફરીથી લખાઈ છે અને સ્ટ્રિંગ વ્યૂહરચના એવી રીતે બનાવવામાં આવી છે કે return સ્ટેક પર હાજર એડ્રેશમાં અને રીટર્ન એડ્રેશ સાથે બદલી દેવામાં આવી છે જે આ બફરમાં પેલોડને excute કરવા દબાણ કરે છે ચાલો આપણે આને વધુ વિગતવાર જોઈએ આપણે સ્ટેકની તપાસ કરીએ છીએ આપણે બનાવેલ પેલોડ જોઈશું અને આપણે આ બફર તરફ જોશું જ્યાં બફર ખરેખર શરૂ થાય છે તેમાં 64 nops છે બાઇટ 90 ના ભરેલા છે અહી આપણે જોશું કે પેલોડ આ સ્થાન પર શરૂઆત થી જ હાજર છે નોંધ કરો કે ઍલાન્મેન્ટ Little Endian પર આધારિત છે જ્યારે આપણે C3C089C3 નો ઉલ્લેખ કરીએ છીએ ત્યારે આપણે ખરેખર અહીં જોઈએ છીએ તે Little Endian સંકેત છે આગામી 32 બાઇટ્સ જે આ શેલ કોડનો સમાવેશ કરશે શેલ કોડ ખરેખર શું કરે છે તે તે મશીન ઓપરેશંસને એન્કોડ કરે છે જે ખરેખર શેલ બનાવે છે આપણે હમણાં શેલ કોડ કેવી રીતે બનાવવામાં આવે છે તેના વિશે વિગતોમાં જશે નહીં તેથી તમે જોઈ શકો છો પહેલાની વિડિઓ અથવા ત્યાં વિવિધ ટૂલ્સ onlineનલાઇન છે જે તમારા માટે આ શેલ કોડ બનાવે છે તેથી જો તમે ખરેખર આ તરફ નજર નાખો તો આપણે જોઈ શકીએ છીએ કે Little માં શેલ કોડના આ પ્રથમ ચાર બાઇટ્સ છે Endian notation આગળના ચાર બાઇટ્સ અને તેથી વધુ હવે શેલ કોડ અહીં 420BCD80 સાથે સમાપ્ત થાય છે જે અહીં 420BCD80 છે અને પછી અમારી પાસે ઘણા બધા પેડિંગ છે જે હાજર છે હકીકતમાં આપણી પાસે પેડિંગના 112 64 32 બાઇટ્સ છે જે આપણે જોઈએ છીએ એ સાથે પેડિંગ છે જે ખરેખર અહીં હાજર છે તેથી ત્યાં 1 2 3 અને 4 છે તેથી તે પેડિંગના 64 બાઇટ્સમાં સમાપ્ત થાય છે જે 112 64 32 છે અને છેલ્લે આપણે જોઈએ છીએ કે આ સ્થાન છે જે રિટર્ન એડ્રેસ હોય તેવું માનવામાં આવ્યું હતું તેથી આ સ્થાન FFFFCF70 વેલ્યુ સાથે ઓવરરાઇટ થાય છે તો આનો મતલબ એવો થાય છે કે જ્યારે આ કોપીઅર ફંક્શન તેની એક્ઝિક્યુશન પૂર્ણ કરે છે ત્યારે તે આ સ્થાન પરથી મેમરી કન્ટેન્ટપસંદ કરવા અને EIP રજિસ્ટરમાં મૂકવા જશે FFFFCF70 ને અનુરૂપ તે અહીંની આ મેમરી છે તેથી જે થવાનું છે તે સૂચના નિર્દેશક આ સ્થાન તરફ નિર્દેશ કરશે અને તે અહીંથી દરેક બાઇટ બનાવશે જે આ 90909090 છે અને આ ચલાવવાનું કરશે જેથી આ બધી ક્રિયાઓ એક્ઝિક્યુટ થઈ જાય અને પછી તમારો વાસ્તવિક શેલ કોડ કે જેનો પ્રારંભ આ સ્થાન પછી ચલાવવામાં આવશે આખરે આ 32 બાઇટ્સના અંત સુધીમાં કે જે શેલ ચલાવવામાં આવે છે તે બનાવવામાં આવશે સિસ્ટમ પર ઉપયોગ કરીને શેલ આદર્શ રીતે બનાવવામાં આવે છે જે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા interrupt 80H નો ઉપયોગ કરી ને બનવામાં આવે છે તેને OS દ્વારા નવી પ્રક્રિયા કહે ચાલો આપણે ખરેખર આ કોડ execute કરી ને જોઈએ કે શેલ એક્ઝેક્યુટ થયેલ છે કે નહી જ્યારે તમે તેને ચલાવો ત્યારે આપણે GDBનો ઉપયોગ કરી શકીએ આપણે તેને નીચે પ્રમાણે ચલાવી શકીએ છીએ testcode અને આપણે જોઈએ છીએ કે શેલ બનાવવામાં આવે છે તો આ શેલ એ sh શેલ છે જેથી આપણે બધા શેલ ને આદેશો કરી શકીએ આ શેલ ની હાલમાં એક્ઝેક્યુટ કરેલી પ્રક્રિયાઓ જોવા માટે તમે ps નો ઉપયોગ કરી શકો છો અને આપણે જોઈ શકીએ છીએ કે ખરેખર ત્રણ પ્રક્રિયાઓ છે ps એ તે પ્રક્રિયા છે જે આપણે આપેલ આદેશ છે અને આ પ્રક્રિયા માટેનો પેરેંટ sh" છે પ્રક્રિયા અને મૂળ બેચ શેલ જે આ ટર્મિનલ સાથે બનાવવામાં આવ્યું હતું તે અહીં હાજર છે આ રીતે આપણે જોયું છે કે આપણે આ ચોક્કસ કોડને ઈંજેકટેડ ટેસ્ટકોડ c સાથે પેલોડ આપ્યું છે આપણે દબાણ કરીએ છીએ બફરને ઓવરફ્લો કરવા અને પેલોડ જે બફરમાં એઝિક્યૂટexecute હાજર છે ઘણા માલવેર ખરેખર આ ચોક્કસ તકનીકનો ઉપયોગ કરી તેઓ પેલોડ મેળવે છે અને એકવાર હુમલાખોર આવી પેલોડ મેળવવા માટે સક્ષમ થઇ જાય તો તે સિસ્ટમમાં કંઈપણ કરી શકે છે જેમ કે બધી ઓબ્જેક્ટ ફાઇલ ડિલીટ કરી શકે છે અને આના જેવી બીજી ફાઇલો પણ આભાર